બૌદ્ધિક સંપત્તિ શું છે બૌદ્ધિક સંપત્તિ એ મૂળ વિચારોના પરિણામો સાથે સંબંધિત છે જે સંશોધનમાંથી ઉત્પન્ન થાય છે અને સામાન્ય રીતે તે કેટલાક પ્રકારની જટિલ ઔદ્યોગિક માહિતીને આવરી લે છે બૌદ્ધિક સંપત્તિ એ માનવ રચનાત્મક શ્રમમાંથી ઉત્પન્ન થતા ગુણધર્મોના સમૂહના સંદર્ભમાં છે હવે જ્યારે આપણે બૌદ્ધિક સંપત્તિનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે આપણે ખાસ કરીને બૌદ્ધિક સંપત્તિને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ કારણ કે તે વાસ્તવિક સંપતિથી અલગ છે ઉદાહરણ તરીકે જમીન અથવા લેપટોપ અથવા પેન આ સંપત્તિના ઉદાહરણો છે જે વાસ્તવિક દુનિયામાં અસ્તિત્વમાં છે તમે તેમને સ્પર્શ કરી શકો છો અને અનુભવી શકો છો તે મૂર્ત છે તમે તેમને અનુભવી શકો છો અને તેને મર્યાદાઓ છે આ ગુણધર્મોની આકૃતિ કેવી છે તે સંદર્ભે કોઈ સંભવિત વિવાદ નથી કોઈ જમીનને તેની સીમાઓ દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે પેન એક એવી વસ્તુ છે જે સમય અને જગ્યામાં અસ્તિત્વમાં છે તેથી આપણને આ સંપત્તિની સીમાઓની ખાતરી કરવામાં સમસ્યા નથી જ્યારે આપણે બૌદ્ધિક સંપત્તિ પર આવીએ છીએ ત્યારે આપણી પાસે બાહ્ય મર્યાદાઓ અથવા સીમાઓ અથવા બૌદ્ધિક સંપત્તિની ખાનગી જગ્યાને સમજવાની કેટલીક સમસ્યાઓ છે હવે બૌદ્ધિક સંપત્તિ એ ખાસ કરીને માનવ રચનાત્મક શ્રમમાંથી ઉત્પન્ન થતી ચીજોનો સંદર્ભ આપે છે બૌદ્ધિક સંપત્તિ એ પોતાને વિવિધ સ્વરૂપોમાં વ્યક્ત કરે છે દાખલા તરીકે જો તમે શોધ તરફ જોશો તો શોધ એ બૌદ્ધિક સંપત્તિ છે જે પેટન્ટpatentસનદ દ્વારા સુરક્ષિત કરી શકાય છે અને તે બૌદ્ધિક સંપત્તિ અધિકાર છે એક સાહિત્યિક કાર્યમાં પુસ્તક અથવા કાર્ય કે જેને શબ્દોમાં લખવામાં આવે છે અથવા વ્યક્ત કરવામાં આવે છે તે બૌદ્ધિક સંપતિ હોઈ શકે છે જેને બૌદ્ધિક સંપત્તિના અધિકારો દ્વારા સુરક્ષિત કરી શકાય છે અને જે કોપીરાઈટcopyrightમુદ્રણાધિકાર છે તેથી ત્યાં બૌદ્ધિક સંપત્તિ અથવા સંપત્તિના અધિકાર જે મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલી કેટલીક રચનાઓમાં પ્રગટ થાય છે અને આ અભિવ્યક્તિઓને સુરક્ષિત કરતા અધિકાર વચ્ચે તફાવત છે હવે આપણે બૌદ્ધિક સંપત્તિની કલ્પનાને વધુ સારી રીતે સમજવા માટે આ શબ્દો શું છે તે સમજવાની જરૂર છે હવે બૌદ્ધિક સંપત્તિ અને બૌદ્ધિક સંપત્તિના અધિકારો કે જે IP અને IPR છે મોટાભાગના સ્થળોએ તે એકબીજાના સ્થાને ઉપયોગમાં લેવાય છે અને તેમાં કંઈપણ ખોટું નથી કારણ કે ઘણી વખત જ્યારે આપણે બૌદ્ધિક સંપત્તિ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે તેને સંબંધિત અધિકારને આવરી લેવા અથવા સમાવવા માંગીએ છીએ પરંતુ આ લેકચરના હેતુ માટે આપણે બૌદ્ધિક સંપત્તિના અધિકારો રચિત સ્વતંત્ર ઘટકોને સમજાવવાનો પ્રયત્ન કરીશું ચાલો હવે તેના અધિકારના ભાગથી શરૂઆત કરીએ